એપ્લિકેશનના આ મોડ્યુલમાં મેં UAVs ના ઉપયોગ વિશેના વિશેષ લેકચરનો સમાવેશ કર્યો છે UAV નું સંપૂર્ણ સ્વરૂપ Unmanned Aerial Vehicle છે તેથી UAVs ઉદાહરણ તરીકે ડ્રોન જેનાં વિષે તમારા માંથી મોટા ભાગના લોકોએ સાંભળ્યું છે તે UAVs નું સારું ઉદાહરણ છે તેથી UAVs ખૂબ જ લોકપ્રિય બન્યું છે તેથી પરિણામે વિશ્વભરમાં ઘણી જુદી જુદી પહેલ કરવામાં આવી રહી છે જે મૂળભૂત રીતે આ ઓટોનોમસ માનવરહિત વાહનોના ઉપયોગને નિશ્ચિત રીતે કાર્યક્ષમ રીતે ચોક્કસ પ્રવૃત્તિઓ કરવા માટે લક્ષ્ય બનાવી રહી છે UAVs ની વિવિધ ઉપયોગીતા છે ઉદ્યોગોમાં એપ્લિકેશન ખાસ કરીને ઉપયોગી છે આપણા દેશમાં અને જુદા જુદા અન્ય દેશોમાં UAVs ની સંખ્યાબંધ જુદી જુદી વસ્તુઓ કરવા માટે અન્વેષણ કરવામાં આવી રહ્યું છે UAVs ને એ સ્થાનો પર પહોંચડવા માટે માનવરહિત રીતે અને ઓટોનોમસ રીતે ઉદ્યોગમાં અન્વેષણ કરવામાં આવી રહ્યું છે જે મૂળભૂત રીતે માનવ દ્વારા પહોંચવા અથવા ઉપયોગ કરવા માટે મુશ્કેલ છે કારણ કે કદાચ ત્યાં ઝેરી કચરો છે અને તે મનુષ્ય માટે મૂળભૂત રીતે ત્યાં જવું જોખમી છે તેથી તમે UAVs ને એવી રીતે ડિઝાઇન કરી શકો છો કે આ ઉડતી વસ્તુઓ સલામત સ્થળેથી ઉડશે અને દૂરના સ્થળે ઉતરશે અને વિવિધ ડેટા એકત્રિત કરી શકે છે તે દૂરના સ્થાનેથી જુદા જુદા નમૂનાઓ એકત્રિત કરી શકે છે જે સંભવત જોખમી છે જે સંભવત મનુષ્યો માટે સુલભ થઈ શકતું નથી વગેરે UAVs ની તેવી જ રીતે વિવિધ પ્રકારની ઉપયોગીતાઓ છે અમે વિગતવાર અન્ય વિવિધ ઉપયોગીતાઓ વિશે વાત કરીશું UAVs ની આરોગ્ય સંભાળમાં ઉપયોગીતા છે UAVs ની કૃષિમાં ઉપયોગીતા છે UAVs ની ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ઉપયોગીતા છે સ્ટીલ પ્લાન્ટ્સમાં ન્યુક્લીયર પાવર પ્લાન્ટ્સમાં જ્યાં ન્યુક્લિયર રેડિયેશનના જોખમો છે અને કદાચ પરમાણુ રિએક્ટર્સની નજીક છે જ્યાં પરમાણુ કિરણોત્સર્ગ અને તેમના સંપર્કમાં આવવાનું જોખમ છે અને ત્યાં માણસો માટે જવું અને નમુના લેવા અથવા નમુના એકત્રિત કરવા અથવા અમુક પ્રકારની પ્રક્રિયાને મોનીટરીંગ કરવી અઘરું છે તેથી આ કિસ્સામાં UAVs આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓની મદદ માટે આગળ આવે છે કે જે માણસ માટે કરવું ખુબ જ અઘરું છે તેથી UAVs ખુબ જ મદદરૂપ છે તેથી ઉદ્યોગોમાં UAVs વિવિધ કાર્યો કરવા માટે મદદ કરી શકે છે અને ઉદ્યોગમાં આપણે ફક્ત એકલા UAVs વિશે વાત કરી રહ્યા નથી અમે એકબીજા સાથે જોડાયેલ UAVs UAVs ની હારમાળા વિશે વાત કરી રહ્યા છીએ એનો અર્થ એ કે UAVs એક બીજા સાથે વાત કરી શકે છે UAVs કે જે એક UAVs થી બીજા UAVs ને સંદેશાઓ મોકલી શકે છે અને કદાચ પછી ટેરેસ્ટ્રીયલ નિયંત્રણ મથક પર પરત આવી શકે છે અને તેથી વધુ પણ કરી શકે છે તેથી UAVs અને એકબીજા સાથે જોડાયેલ UAVs ખૂબ જ આકર્ષક છે તેથી UAVs એ એરિયલ IoT નેટવર્કમાં ટેરેસ્ટ્રીયલ IoT નેટવર્કને વિસ્તૃત કરી શકે છે તેથી UAVs ટેરેસ્ટ્રીયલ ડોમેનથી આગળ વિસ્તૃત થઈ શકે છે અને જમીનની માહિતી લઈ શકે છે તેનો અર્થ એ છે કે ટેરેસ્ટ્રીયલ ડોમેનથી એરિઅલ સુધી વિસ્તૃત થઈ શકે છે તેથી ટેરેસ્ટ્રીયલ IoT નેટવર્ક્સને એરિયલ IoT નેટવર્કથી જોડવું અને પછી હવામાંથી જમીન પર એકવાર સિગ્નલો પાછા મોકલવા તેથી આ બધા UAVs ની સહાયથી થઈ શકે છે તેથી એક જ UAVs નો ઉપયોગ એ ખુબ સામાન્ય ઉપયોગ છે UAVs સાથે જોડાયેલ UAVs ની હારમાળા પણ ખૂબ લોકપ્રિય થઈ રહી છે કારણ કે આ એકબીજા સાથે જોડાયેલ UAVs એ એક જ UAVs કરતા વધુ કાર્યક્ષમ રીતે ચોક્કસ કાર્યો કરી શકે છે તેથી UAVs પાવર પ્લાન્ટના વિવિધ સ્થળોએ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટમાં જુદા જુદા ઉદ્યોગોમાં અને એ જ રીતે બીજે પણ થઈ શકે છે તેઓ વિવિધ પેલોડ્સની જરૂરિયાતોને આધારે સ્વીકાર્ય પેલોડ્સ પહોંચાડવા માટે સક્ષમ હશે સ્વીકાર્ય પેલોડ્સને આ વિવિધ UAVs દ્વારા ફેરફાર કરી શકાય છે UAVs ઉદ્યોગના એક બિંદુથી ભાર ઉંચકી શકે છે અને તે ભારને ઉદ્યોગના બીજા સ્થાને મોકલી શકે છે અને છોડી શકે છે અને કદાચ તે ઔંદ્યોગિક પ્લાન્ટમાં લોડ પરિવહનના પરંપરાગત માધ્યમો કરતા વધુ અસરકારક રીતે અથવા પાવર અથવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં તે કરી શકે છે તેથી UAVs વિવિધ સ્થળોએ ખાસ કરીને દૂરના સ્થળોએથી ડેટા એકત્રિત કરવા માટેના સ્થળો સ્થાનો કે જે મનુષ્ય માટે જોખમી હોઈ શકે છે વિવિધ ડેટાને માપવામાં મદદ કરી શકે છે UAVs ને પણ ફરીથી પ્રોગ્રામ કરી શકાય છે તેનો અર્થ એ કે આ UAVs કેટલીક આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે અને તે પછી જો ગતિશીલ રૂપે તે આવશ્યકતાઓ બદલાઈ જાય છે તો તેઓ ફરીથી પ્રોગ્રામ કરી શકાય છે આ UAVs અને આ કનેક્ટેડ UAVs અથવા UAVsના સ્વોર્મ્સ સાથે ઘણી જુદી જુદી વસ્તુઓ કરી શકાય છે ઉદ્યોગોમાં UAVs વિવિધ ડેટા એકત્રિત કરવામાં આ UAVsમાં એકીકૃત થઈ શકે તેવા વિવિધ સેન્સરનો ઉપયોગ કરીને વિવિધ માપદંડ એકત્રિત કરવામાં મદદ કરી શકે છે UAVs અંત થી અંત જોડાણ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે કેમ કે હું તમને ફક્ત ટેરેસ્ટ્રીયલ જોડાણ જ નહીં પણ ટેરેસ્ટ્રીયલ થી એરિઅલ એરિઅલ થી ટેરેસ્ટ્રિયલએમ બન્ને રીતે કહી રહ્યો હતો તેથી UAVs પાસે સામાન્ય રીતે વપરાશકર્તાથી કન્ટ્રોલર સુધી વાયરલેસ દ્વારા અંત થી અંતનું જોડાણ હોય છે UAVs ઔંદ્યોગિક નિયંત્રણ પ્રણાલી જેમ કે SCADA અને SCADA ની વિગતો કે જે આપણે પહેલાથી જ બીજા લેકચરમાં સમજી ચૂક્યા છીએ સાથે સીધા સંપર્ક કરવામાં મદદ કરી શકે છે તેથી તે મૂળભૂત રીતે સુપરવાઇઝરી કંટ્રોલ સુપરવાઇઝરી ડેટા એક્વાઈસિઝન અને તેના જેવા માટે છે તેથી સ્કેટર ડિવાઇસિસ અને UAVs સાથે તેમનું એકીકરણ એ પણ એક વાસ્તવિકતા છે જે ઔંદ્યોગિક IoT ક્ષેત્રમાં થઈ રહી છે UAVs એરિયલ ઇમેજરી વિઝ્યુઅલ ઇમેજરી થર્મલ ઇમેજરી અને ફેક્ટરી સ્ટેશનો અને સબસ્ટેશનની રેડિયો ફ્રીક્વન્સી ઇમેજરી લેવામાં પણ સક્ષમ છે તેથી હું આગળ જતા પહેલાં તમને બે અલગ અલગ વસ્તુઓ બતાવવા માંગું છું તેથી ચાલો હું તમને યુએવી ફિજીકલી કેવી દેખાય છે તે બતાવીશ તેથી આ યુએવીનું ઉદાહરણ છે અને આ પણ યુએવીનું ઉદાહરણ છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો આ યુએવીના જુદા જુદા ભાગો છે આ યુએવી પાસે આ એક પ્રોપેલર છે આ યુએવીનો પ્રોપેલર છે તમે જોઈ શકો છો ત્યાં આ એક ક્વાડકોપ્ટર છે તેથી આ ક્વાડકોપ્ટર છે તેથી તેમાં ચાર વિભિન્ન રોટર્સ છે ચાર જુદા જુદા પ્રોપેલર્સ છે તેથી તે ચાર છે તેથી ત્યાં હેક્સાકોપ્ટર્સ ક્વાડકોપ્ટર ઓક્ટોકોપ્ટર્સ હોઈ શકે છે જેનો અર્થ એ કે ત્યાં 6 પ્રોપેલર્સ 8 પ્રોપેલર્સ અને તેથી વધુ હોઈ શકે છે તેથી આ જુદા જુદા પ્રોપેલર્સ છે અને આ પ્રોપેલર્સ તેઓ મોટર્સના પરિભ્રમણના આધારે ફેરવે છે તેથી આ પ્રોપેલર્સ આ મોટર્સથી જોડાયેલા છે આ એક મોટર છે તેથી નીચે તમે જોઈ શકો છો કે આ એક મોટર છે આ એક નાનું છે તે લાલ રંગની એક મોટર છે તેથી પ્રોપેલર મોટર સાથે જોડાયેલ છે આ ખરેખર યુએવી છે અમે ખરેખર આપણી લેબમાં આપણા ડિપાર્ટમેન્ટ CSE આઈઆઈટી ખડગપુરના ડિપાર્ટમેન્ટની સ્વાન લેબમાં અમે UAVs સાથે ઘણું કામ કરીએ છીએ અને આ એવી એક યુએવી છે કે જેની સાથે અમે કામ કરીએ છીએ અને આ ખરેખર કૃષિ ઇમેજરી માટે છે જેનો આપણે કૃષિ ઇમેજરી માટે ઉપયોગ કરીએ છીએ અને તેથી આ એક ક્વાડકોપ્ટર યુએવી છે અને આ યુએવી એક સંપૂર્ણ ઓટોનોમસ યુએવી છે તેનો અર્થ એ કે તેને ચલાવવા માટે તમારે કોઈ રીમોટ કંટ્રોલની જરૂર નથી અને અમારી પાસે અમારી લેબમાં અમે તેને સંપૂર્ણ ઓટોનોમસ બનાવ્યું છે અને તેથી હું તમને કહું છું તેમ ચાલો આપણે વિભિન્ન ભાગો સમજાવવાનું ચાલુ રાખીએ તેથી આ મૂળભૂત રીતે એક પ્રોપેલર છે તેવી જ રીતે ચાર જુદા જુદા પ્રોપેલર્સ છે તેથી આ પ્રોપેલરોથી કનેક્ટ થયેલ આ મોટર્સ લાલ રંગની છે જે મેં તમને બતાવી છે તેથી ત્યાં 4 જુદી જુદી મોટર છે મોટર્સ વિવિધ વિશિષ્ટતાઓમાં આવી શકે છે તમારી પાસે ઉચ્ચ ક્ષમતાવાળા મોટર્સ હોઈ શકે છે વગેરે તેથી જો તમારી પાસે ઉંચી ક્ષમતાવાળા મોટર્સ છે જે વધારે ઉંચાઇ ઊંચા દબાણ થોડી સારી પેલોડ વહન ક્ષમતા અને તેથી વધુ આપશે તો આ મોટર્સ અને પછી તમારી પાસે આ એક કન્ટ્રોલર છે જે APM તરીકે ઓળખાય છે તેથી આ કન્ટ્રોલર મૂળભૂત રીતે આ બધા જુદા જુદા મોટર્સને નિયંત્રિત કરે છે આ મોટર્સ મૂળભૂત રીતે ત્યાં 4 વિશિષ્ટ મોટર માં ફેરવે છે અને આ મોટર્સ તેઓ બે જુદી જુદી દિશામાં ફેરવે છે અને મોટર્સનો એક સેટ આની જેમ ફરે છે અને આ એક આ બંને મોટર્સ એક ઘડિયાળની દિશામાં ફેરવશે જ્યારે આ બંને મોટરો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવાય છે પરિણામે પ્રોપેલરોનો પણ એક સેટ ઘડિયાળની દિશામાં ફેરવશે બીજો સેટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવશે અને આ મૂળભૂત રીતે આ યુએવી ને લિફ્ટ લેવામાં મદદ કરશે તેથી યુએવી ની રચનામાં આ ખૂબ મહત્વનું છે તેથી જેમ કે હું તમને જણાવી રહ્યો હતો કે આ એપીએમ કન્ટ્રોલર છે જે મૂળભૂત રીતે આ જુદી જુદી મોટર્સને કે જે આપણી પાસે છે તેને નિયંત્રિત કરશે અને આ આ જીપીએસ યુનિટ છે જે ફ્લાઇટમાં હોય ત્યારે આ ડિવાઇસની જીપીએસ પોઝિશન મેળવવામાં મદદ કરશે ત્યાં એક રાસબેરિ પાઇ પણ એક બુદ્ધિશાળી કન્ટ્રોલર છે મારો મતલબ છે અથવા એક બુદ્ધિશાળી ઉપકરણો સર્વર જે ઘણું ગણતરી કરી શકે છે અને આ ગણતરી આ યુએવી દ્વારા પ્રાપ્ત અથવા પ્રાપ્ત કરવામાં આવતા ચોક્કસ ડેટા પર સ્થાનિક રીતે કરવામાં આવશે તેથી આ ગણતરીના ઉપકરણ રાસબેરિ પાઇ દ્વારા ચોક્કસ ગણતરી કરવામાં આવશે અને આ રાસબેરિ પાઇ અન્ય ડેટા મોકલવામાં પણ મદદ કરી શકે છે જે સંદેશાવ્યવહાર ચેનલ દ્વારા અહીં મોકલી શકાતી નથી તેને મોકલી શકાય છે તેથી જેમ કે આ યુએવી વિવિધ સેન્સર સાથે ફીટ થઈ શકે છે આ તે એક સેન્સર છે જેમાં તે ફીટ છે તેથી તે મૂળભૂત રીતે સૌર સેન્સર છે જે મૂળભૂત રીતે સૌર કિરણોત્સર્ગની તીવ્રતા શોધી શકે છે તેથી આ સૌર સેન્સર એ એક સન સેન્સર છે અને તેનાથી આગળ આ એપ્લિકેશનની વિશિષ્ટ આવશ્યકતાઓને આધારે અન્ય ઘણા સેન્સર છે આ અન્ય સેન્સર્સ પણ આ યુએવી સાથે જોડાયેલ હોઈ શકે છે ત્યાં હોઈ શકે છે જો તે ગેસના વિવિધ ગેસ સેન્સર જેવા કે મીથેન સેન્સર કાર્બન મોનોક્સાઇડ સેન્સર વગેરેનું મોનિટર કરવા માટે હોય આ બધા જુદા જુદા ગેસ સેન્સર્સ આ યુએવી પર ફીટ થઈ શકે છે અને આ ગેસ સેન્સર્સ જ્યારે આ યુએવી ઉડે છે ત્યારે આ ગેસ સેન્સર ગેસ સાંદ્રતા ડેટા ફક્ત એક જગ્યાએ જ એકત્રિત કરશે નહીં પરંતુ કારણ કે તે મોટા વિસ્તાર પર ઉડતું છે જેના પર આ યુએવી ઉડાન ભરશે આ ગેસ સાંદ્રતા અને તેના વિશેના ડેટા ફ્લાઇટના આ જુદા જુદા સ્થળોએ ગેસની સાંદ્રતા પણ મેળવી શકાય છે તેથી પરિણામે આ શું થવાનું છે તે મોબાઇલ સેન્સર એકમ જેવું બનશે તે મોબાઇલ સેન્સર એકમ જેવું બનશે જે ફ્લાઇટમાં હોય ત્યારે ઘણો ડેટા એકત્રિત કરશે તેથી UAVs ના ઉપયોગનો આ એક ફાયદો છે અને આ UAVs ને આ જુદા જુદા સેન્સરથી ફિટ કરો તેથી આ યુએવી પણ કેમેરાથી ફીટ થઈ શકે છે આ એક કેમેરો છે તમે અહીં જોઈ શકો છો મને ખબર નથી કે તમે તેને યોગ્ય રીતે જોવામાં સક્ષમ છો કે નહીં આ એક કેમેરો છે જે આને કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે અહીં તમે જોઈ શકો છો કે આ એક કેમેરો છે અને આ યુએવી ફ્લાઇટમાં હોય ત્યારે છબીઓ એકત્રિત કરવા માટે કેમેરાથી સજ્જ થઈ શકે છે આ વિશિષ્ટ યુએવી કરી શકે છે અને આ કેમેરો છબીઓ એકત્રિત કરી શકે છે જ્યારે તે કૃષિ ફિકલ્ડ્સ પર ફ્લાઇટમાં હોય ત્યારે પાકની વિવિધ પરિસ્થિતિઓને અવિરત કરવા માટે અને તેથી આગળ હું તમને કહું છું કે આ એક એગ્રો યુએવી છે જે અમારી લેબમાં છે અને કૃષિ ફિકલ્ડ્સમાં અમે પાકના ડેટા એકત્રિત કરવા તથા તેના જેવા બીજા ઘણા કામો માટે આ યુએવી નો ઉપયોગ કરીએ છીએ તેથી આના જેવા અન્ય ઘટકો છે તેથી આ કેમેરો મૂળ રૂપે આ ડેટા મોકલે છે આ ડેટાને આ રીતે મોબાઇલ ફોનમાં મોકલી શકાય છે અને તેથી આઈઆઈટી ખડગપુરમાં કોમ્પ્યુટર સાઈન્સ અને એન્જીનીયરીંગ વિભાગની સ્વાન લેબમાં અમે UAVs સાથે ઘણું કામ કરીએ છીએ અમે UAVs નેટવર્ક UAVs ની ડિઝાઇન કરીએ છીએ અમે વિવિધ ક્ષેત્રો કૃષિ આરોગ્યસંભાળ સર્વેલન્સ અને તેથી વધુ વિવિધ એપ્લિકેશન સ્તરના પડકારોને હલ કરવાની જરૂરિયાતોને પૂરી કરીએ છીએ તેથી અમે UAVs નો ઉપયોગ કરીને ઘણું સંશોધન કરીએ છીએ તેથી મેં વિચાર્યું કે મને તે તમને યુ કેવી દેખાય છે તે બતાવવાની તક તરીકે લેવા દો તેથી આ એક નમુના યુએવી છે જે હું અમારી પ્રયોગશાળામાંથી તમારા માટે લાવ્યો છું આ ખાસ યુએવી ચોક્કસ કૃષિ નિરીક્ષણ એપ્લિકેશનને પૂરી કરવા માટે છે આ યુએવી અમે કૃષિ ક્ષેત્રની છબીઓ લેતી કૃષિ છબી માટે ઉપયોગ કરીએ છીએ તેથી આ વિશિષ્ટ છબી યુએવી એ ક્વાડકોપ્ટર છે તેથી તમે અહીં જોઈ શકો છો તેમ ત્યાં 4 પ્રોપેલર્સ છે 1 2 3 અને 4 એમ ત્યાં 4 પ્રોપેલર્સ છે તેથી આ એક ક્વાડકોપ્ટા UAVs છે ક્વાડકોપ્ટર્સ હોવું આવશ્યક નથી UAVs વિવિધ પ્રકારનાં હોઈ શકે છે ત્યાં ઘણા વિવિધ પ્રકારનાં UAVs છે જે ત્યાં છે UAVs 6 જુદા જુદા પ્રોપેલરો ધરાવતા હેક્સાકોપ્ટર હોઈ શકે છે ઓક્ટોકોપ્ટર 8 પ્રોપેલર્સ હોઈ શકે છે અને તે જ રીતે તેથી તે કયા પ્રકારનું યુએવી છે તેની અનુલક્ષીને UAVs કેટલાક રીમોટ કંટ્રોલ ડિવાઇસનો ઉપયોગ કરીને યુએવી રન થઈ શકે છે અને આ દૂરસ્થ સંચાલિત UAVs બજારમાં એકદમ સામાન્ય છે જ્યારે પણ તમે જાઓ અને યુએવી ખરીદો ત્યારે તમને મોટે ભાગે રીમોટ કંટ્રોલ રાશિઓ જ મળશે તેથી આ વિશિષ્ટ UAVs રીમોટ કંટ્રોલ કરેલું તે નથી તે સ્વચાલિત યુએવી છે સંપૂર્ણ સ્વચાલિત યુએવી છે તેથી આ વિશિષ્ટ યુએવીને કોઈપણ રીમોટ કંટ્રોલની જરૂર નથી તેથી આ યુએવીને ચલાવવા માટે કોઈ રીમોટ કંટ્રોલ નથી તેથી પાછા જતા હું આ ક્વાડકોપ્ટર વિશે વાત કરતો હતો જેમાં 4 જુદા જુદા પ્રોપેલર્સ હતા તેથી ત્યાં પ્રોપેલર્સના બે સેટ છે આ એક અને આ એક પ્રોપેલર્સનો સમૂહ તેઓ કાઉન્ટરક્લોકવાઇઝ ફેશનમાં ફેરવે છે જ્યારે બીજો સેટ આ બંને ઘડિયાળની દિશામાં ફેરવશે તેથી આ પ્રોપેલરોના કાઉન્ટરક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ પરિભ્રમણના આ સંયોજનને કારણે યુએવીની લિફ્ટ થાય છે તેથી યુએવી જમીન પરથી ઉંચકાય છે અને ફ્લાઇટ માટે જાય છે આ ત્યાં ઘણા અન્ય કારણો છે કે લીફ્ટ કેમ થાય છે તેમાનું એક કારણ છે તેથી કાઉન્ટરક્લોકવાઇઝ અને કલોકવાઇઝ ગતિનું સંયોજન મૂળભૂત રીતે આ યુએવીને લિફ્ટ કરે છે હવે આ UAVs અને તેમના પ્રોપેલર્સ મૂળભૂત રીતે મોટર્સ દ્વારા સંચાલિત થાય છે ત્યાં આ અર્થમાં શક્તિ આપવામાં આવે છે કે આ પ્રોપેલર્સને ફેરવવાનું કારણ છે ત્યાં 4 પ્રોપેલર્સ છે અને 4 મોટર આ મોટર્સના વિશિષ્ટ સ્પષ્ટીકરણો હોઈ શકે છે તેમાંના કેટલાક મોટર્સ ઉંચી સ્પષ્ટીકરણની હોઈ શકે છે તેથી તેમાં સુધારેલા થ્રસ્ટ માટે પેલોડ ઉપાડવાની વધુ સારી ક્ષમતા હોઈ શકે છે અને કેટલાક મોટર્સ હોઈ શકે છે ઓછી ક્ષમતા જરૂરિયાતોના આધારે આ મોટરની વિવિધ ક્ષમતાનો ઉપયોગ આ UAVs માટે થઈ શકે છે તેથી ત્યાં ચાર જુદી જુદી મોટર છે જે તમને બતાવે છે કે આ મોટર કેવી દેખાય છે તેથી આ એક મોટર છે તેથી તમે જોઈ શકો છો કે આ લાલ રંગની એક મોટર છે તેથી આ મોટર છે આ મોટર છે કારણ કે તમે આ બધા જેવું જ જોઇ શકો છો તેથી આ પ્રોપેલર છે અને તેની નીચે આ મોટર છે તેથી આની જેમ ચાર જુદી જુદી મોટર છે હવે હું તમને યુએવીના બીજા ભાગો બતાવીશ તેને ચલાવવા માટે આ આખી યુએવી પાવર કરવાની રહેશે તેથી ત્યાં વિવિધ બેટરીઓ છે જેનો ઉપયોગ આ UAVs ને શક્તિ આપવા માટે થઈ શકે છે આ પ્રકારની બેટરી છે તેથી આ લિપો બેટરી તરીકે ઓળખાય છે આ એક ખૂબ શક્તિશાળી બેટરી છે મધ્યમ શક્તિશાળી મારો મતલબ કે તે ખૂબ શક્તિશાળી નથી પરંતુ તે આ UAVs ને ઘણી મિનિટ સુધી ઉડાન ભરી શકે છે તેથી આ લિપો બેટરી આ UAVsને 7 મિનિટ 8 મિનિટ 10 મિનિટ 14 મિનિટ અને તેથી વધુ મિનિટ માટે ઉડાન માટે સારી છે તેથી આ બેટરીઓ તેથી હું તમને બતાવીશ કે આ બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ થઈ છે તેથી આ બેટરીમાં ચાર્જ સામગ્રીનું પ્રમાણ કેટલું છે તે પણ આ ઉપકરણની મદદથી ચકાસી શકાય છે કારણ કે તમે જોઈ શકો છો કે આ તમને ચાર્જ સામગ્રી કેટલી છે વોલ્ટ કેટલી છે તેથી આની સહાયથી આ કરી શકાય છે આ ચોક્કસ ઉપકરણની મદદથી પરીક્ષણ થઈ શકે છે તેથી આ બેટરી આ યુએવી સાથે જોડાયેલ છે તેથી તે આ રીતે જોડાયેલ હશે જે હું હમણાં નથી કરી રહ્યો પરંતુ તે આ સાથે જોડાયેલ હોઈ શકે છે અને યુ સાથે બેટરી પણ ઉડાન ભરશે અને આ યુએવી માં એક હોશિયાર ડિવાઇસ પણ છે તેથી તે મૂળભૂત રીતે અહીં છે તે રાસ્પબેરી પાઇ છે તેથી આ આ રાસબેરિ પાઇ છે જે તમે અહીં આ જોઈ શકો છો આ રાસબેરિ પાઇ છે તેથી રાસ્પબેરી પાઇ આ એકની અંદર છે તેથી આ વિશેષ ઉપકરણ આ રાસબેરિ પાઇ તે કેટલાક સ્થાનિક પ્રક્રિયા કરે છે તેથી તે મૂળરૂપે એક મીની કમ્પ્યુટર છે અને જે એપ્લિકેશનની વિશિષ્ટ આવશ્યકતાઓને આધારે ચોક્કસ પ્રક્રિયા કરી શકે છે હવે આ એની જેમ હું તમને કહું છું કે આ ખાસ યુએવી કૃષિ કલ્પના આવશ્યકતાઓને પૂરી કરવા માટે બનાવવામાં આવી છે તેથી એગ્રો ઇમેજરી ની જરૂરીયાત છે તેથી આ કેમેરો છે તમે જોઈ શકો છો ત્યાં એક કેમેરો છે જે તેના પર ફીટ થયેલ છે આ કેમેરો છે અને આ કેમેરો મૂળભૂત રીતે ફિલ્ડની છબીઓને ટોચ પરથી લે છે અને તેમાંના કેટલાક સ્થાનિક હોઈ શકે છે તે રીતે પ્રક્રિયા કરવામાં આવે છે આ રાસબેરિ અને અન્યને કલાઉડ પર મોકલી શકાય છે અને આ કેમેરો છે અને છબીઓ પણ મેળવી શકાય છે અથવા તમારા મોબાઇલ ફોનમાં સ્માર્ટ ફોન્સ અને તેથી વધુ પ્રાપ્ત થઈ શકે છે તેથી અહીં કેટલીક એપ્લિકેશનો છે જે પહેલાથી જ અહીં ઇન્સ્ટોલ કરેલી છે જે તમને આ મોબાઇલ ફોન પર લેવામાં આવતી ગ્રાઉન્ડ છબીઓ અથવા અન્ય કોઈપણ રીમોટ ડિવાઇસ પણ બતાવી શકે છે જે આ કેમેરા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી ગ્રાઉન્ડ છબીઓ જોઈ શકે છે તેથી આ વિશિષ્ટ કેમેરા ફરીથી અન્ય બાહ્ય પાવર સ્રોતનો ઉપયોગ કરીને સંચાલિત કરવામાં આવે છે જે એક પાવર બેંક છે અને તે એક વધારાની પાવર બેંક કે જે આ કેમેરાને પાવર કરવા માટે જરૂરી છે અને ટોચ પર તમારી પાસે જે છે તે જીપીએસ પોઝિશન મેળવવા માટેનો જીપીએસ ડિવાઇસ છે જ્યારે આ યુએવી ફ્લાઇટમાં હોય ત્યારે જીપીએસ પોઝિશન ગતિશીલ રીતે મેળવવી આ વિશિષ્ટ ડિવાઇસ તમને તે કરવામાં મદદ કરી શકે છે અને આ જીપીએસની નીચે આ એપીએમ કંટ્રોલર છે અને તે આ કન્ટ્રોલર છે જે મૂળભૂત રીતે આ વિવિધ મોટર્સને ચલાવવા માટે અથવા નિયંત્રિત કરે છે તેથી આ એપીએમ કન્ટ્રોલરની સહાયથી માત્ર મોટર્સ જ નહીં પણ એપીએમ કન્ટ્રોલરની સહાયથી આ UAVs ની ફ્લાઇટ પણ કરી શકે છે તેથી આ એક યુએવી દેખાય છે તેવું છે અને હું તમને ફક્ત આ બતાવવા માંગું છું જેથી તમે આ UAVs કેવી રીતે છે અને તેઓ કેવા દેખાય છે તે વિશે એક વિચાર મેળવી શકો છો અને પછી હું તમને એક રસપ્રદ વસ્તુ બતાવીશ જે મેં તમને કહ્યું હતું કે અમે UAVsનો ઉપયોગ કરીને ઘણું સંશોધન કરીએ છીએ તેથી ચાલો હું હવે અમારા કેટલાક યુએવી આધારિત પ્રયોગો બતાવીશ કે આપણી પાસે આ છે તે મને આની સાથે શરૂ કરવા દો આ કૃષિ ક્ષેત્ર છે જ્યાં આપણે કૃષિ ક્ષેત્રનું સંચાલન કરતા નથી માફ કરશો આ એક ફિલ્ડ છે જે આપણા કેમ્પસની સાવચેત માંટે છે તે મૂળભૂત રીતે હેલિપેડ માટે છે તે હેલિકોપ્ટર ઉતરાણ માટે હેલિપેડ છે અને અમે અહીં અમારા નાના નાના પ્રમાણના ફ્લાઇટ પ્રયોગો કરીએ છીએ તેના પર કેટલાક વિક્ષેપો કરીએ છીએ અને આ તે યુએવી છે જે તે ફ્લાઇટમાં છે તે હવામાં ઊડે છે અને તમે કાળજીપૂર્વક પણ નોંધ કરી શકો છો કે પ્રોપેલર્સનો એક સેટ ઘડિયાળની દિશામાં બીજો સેટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી રહ્યો છે અને આ જ કારણે આ બધા UAVs ઊડી શકે છે અને તેના માંટેનું આ એક પૂરતું ઉદાહરણ છે જે મેં તમને બતાવ્યું હતું જ્યારે તે ઉડતી હોય ત્યારે તે કેવી રીતે ચાલશે તેના વિષે છે અને આ યુએવી સાથે તમે શું કરી રહ્યા છો તેના આધારે તમે ઇમેજ ને કેપ્ચર કરી શકો છો તમે વિવિધ સેન્સર ડેટા કેપ્ચર કરી શકો છો તેથી એવું થઈ શકે છે કે તમને ઉદ્યોગના વાતાવરણમાં ચોક્કસપણે જરૂર હોય તમારે ગેસની સાંદ્રતા કોન્સેન્ટરેશન વિશેના અલગ ડેટાને કેપ્ચર કરવાની જરૂર છે ઔંદ્યોગિક પ્લાન્ટમાં ઝેરી વાયુઓ જેવા કે મિથેન કાર્બન મોનોક્સાઇડ વગેરે જેવા વાયુઓ હોઈ શકે છે તેમની સાંદ્રતા વગેરે જેવા વાયુઓ હોઈ શકે છે તમે આ UAVsનો ઉપયોગ કરી શકો છો પરંતુ તે UAVs જુદા જુદા બનશે જે ઇન્ડોર UAVs બનશે ઇન્ડોર UAVs અને આઉટડોર UAVs થોડા અલગ છે તેથી આ એક આઉટડોર યુએવી છે પરંતુ ઔંદ્યોગિક પ્લાન્ટ્સ વગેરેના ઔંદ્યોગિક ઇન્ડોર મોનિટરિંગ માટે ઇન્ડોર UAVs નો ઉપયોગ કરી શકાય છે અને આ UAVs વિવિધ સેન્સરથી ફીટ થઈ શકે છે અને આ સેન્સર્સ વિવિધ પ્રકારનાં હોઈ શકે છે જેના આધારે તમે મોનિટર કરવા માંગો છો સાથે સાથે યુએવી ફ્લાઈટ પર છે તેથી તે વિવિધ ગેસ સેન્સર તાપમાન સેન્સર હોઈ શકે છે આ UAVs માં વિવિધ પ્રકારના સેન્સર લગાવવામાં આવી શકે છે તેથી આ એવી જ ફ્લાઇટ છે કે જે મેં તમને બતાવ્યું હતું તે યુએવી મને તમને લોકોને બતાવવા દો તેથી મેં તમને કહ્યું હતું કે અમે આ UAVs નો ઉપયોગ કૃષિ હેતુ માટે કરીએ છીએ તેથી આ આપણું કૃષિ ક્ષેત્ર અહીં છે અને આ યુએવી મૂળભૂત રીતે જુદી જુદી છબીઓ લેવામાં મદદ કરે છે અને મોબાઇલ રિલે નોડની જેમ કાર્ય પણ કરી શકે છે જે આ યુએવી દ્વારા અન્ય બેઝ સ્ટેશનોને કનેક્ટ કરવામાં મદદ કરી શકે છે તેથી આ અમારું કૃષિ ક્ષેત્ર છે અને તે આ યુએવી છે અને આ કૃષિ ફિલ્ડથી જુદી જુદી છબીઓ ઉતારી રહ્યું છે તેથી છેલ્લું એક મૂળભૂત રીતે UAVs નું એક નાનું નેટવર્ક છે ચાલો હવે હું તમને બે UAVs બતાવીશ કે જે ફ્લાઇંગ સમયે એકબીજા સાથે નેટવર્કમાં હશે આ અમારી પ્રયોગશાળામાંથી કેટલાક પ્રયોગો પણ છે જે આપણે કર્યા છે આ બધા ત્યાં યુ ટ્યુબમાં છે જો તમને વધુ શોધવું હોય તો તમે અમારી લેબનું નામ સ્વાન લેબ UAVs સાથે શોધી શકો છો તેથી તમે પરીક્ષણના વિભિન્ન વિડિઓઝ જોવામાં સમર્થ હશો જે આપણે વારંવાર કરીએ છીએ તેથી આ બે UAVs તે એક નાનું નેટવર્ક છે આ બે UAVs અન્ય સાથે વાત કરવા માટે સક્ષમ છે અને એક બિંદુથી બીજી તરફ માહિતી પસાર કરવામાં સક્ષમ છે તેથી ચાલો હવે હું પરત જઈશ અને અમારી ચર્ચાઓ ચાલુ રાખું છું જેથી હું તમને જણાવી રહ્યો હતો કે UAVs ઉદ્યોગમાં ખૂબ આકર્ષક છે UAVs વિવિધ ઔંદ્યોગિક પરિસ્થિતિઓની સેટિંગ્સમાં ઔંદ્યોગિક ઊર્જા પ્લાન્ટોમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવામાં મદદ કરી શકે છે UAVs ઉદ્યોગોના ક્ષેત્રો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે જે માનવી માટે જવા માટે જોખમી હોઈ શકે છે UAVs ઉત્પાદન પ્લાન્ટમાં વિવિધ એકમોની વિવિધ છબીઓ મેળવવા માટે વિવિધ ડેટા એકત્રિત કરવામાં મદદ કરી શકે છે ઉદાહરણ તરીકે ચીમની જેમ તમે જાણો છો કે ચીમની ચીમની ને એક્સેસ કરે છે ચીમનીઓ કે જે ઘણી એક્ઝોસ્ટ વાયુઓ ફેંકી દે છે તેવી ચીમનીને એક્સેસ કરવી ખૂબ જ મુશ્કેલ છે તેથી UAVs આ ચીમનીની જાળવણી રાખવા તથા ખુબ જ સરળ રીતે આ છબીઓ એકત્રિત કરવામાં મદદ કરે છેઅને વધુ કાળજીપૂર્વક આ ચીમનીઓમાંથી છબીઓ કેવી રીતે જાળવવી તે જરૂરી છે તે સમજવા માટે છબીઓ એકત્રિત કરી શકાય છે તેથી તેવી જ રીતે આ UAVs ને આ ચીમનીની આસપાસની પરિસ્થિતિઓ સમજવા માટે વિવિધ સેન્સરથી સજ્જ કરી શકાય છે તેથી આ જ રીતે ત્યાં UAVs ની ઘણી બધી એપ્લીકેશન છે કે જેના દ્વારા ઈમેજન મેળવીને તેના પર કંટ્રોલ કરી શકાય છે અને તેવી જ ઘણી બધી એપ્લીકેશન છે તેથી ચાલો હું હવે જલ્દીથી તમને કેટલાક અન્ય ઉદાહરણ દ્વારા સમજાવીશ આ UAVs ના પરિવર્તનની 7 મી પેઢી છે જેનો અર્થ એ કે UAVs 7 મી પેઢીમાંથી પસાર થઈ છે તેથી પ્રથમ પેઢીના UAVs પાસે વિવિધ સ્વરૂપોનું મૂળભૂત રીમોટ કંટ્રોલ હતું ત્યારબાદ બીજી પેઢીના UAVs પાસે સ્થિર ડિઝાઇન હતી જે ફોટોગ્રાફી વિડિઓ રેકોર્ડિંગ મેન્યુઅલ સ્ટિયરિંગ કંટ્રોલ અને તેથી વધુ લેવા માટે કેમેરા માઉન્ટ કરવાનું ફિક્સિંગ ડિવાઇસ હતું આ બીજી પેઢી હતી તેના જેમ આ UAVs વર્ષોથી ત્રીજી પેઢી ચોથી પેઢી પાંચમી પેઢી છઠ્ઠી પેઢી વિકસિત થઈ છે અને હાલમાં આપણી પાસે સાતમી પેઢીની યુએવી છે જેની પાસે બુદ્ધિશાળી જેમાં વિવિધ બુદ્ધિશાળી સિસ્ટમો પૂર્ણપણે ઓટોનોમસ સિસ્ટમ્સ ધરાવે છે જે વિવિધ વસ્તુઓ કરવા માટે છે તેથી હાલમાં અમે યુએવી તકનીક ટ્રાન્સફોર્મેશનની સાતમી પેઢીમાં છીએ UAVs જેમ કે હું તમને કહું છું કે વિવિધ ઉદ્યોગોમાં કૃષિ ઉદ્યોગ બાંધકામ સાઇટ્સ માઇનિંગ ઉદ્યોગમાં ઉર્જા મેનેજમેન્ટમાં ટેલિકોમ્યુંનીકેશન ઉદ્યોગ માટેના UAVsનો ઉપયોગ બે જુદા જુદા પોઇન્ટ્સ વચ્ચે કનેક્ટિવિટી આપવા માટે થઈ શકે છે તેથી જ્યાં પહેલાથી જ કોમ્યુનીકેશન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ નાં હોય ત્યાં UAVsનો ઉપયોગ બે જુદા જુદા પોઇન્ટ્સ વચ્ચે કનેક્ટિવિટી આપવા માટે થઈ શકે છે UAVs પાસે ફક્ત નાગરિક ક્ષેત્રમાં જ નહીં પણ લશ્કરી ક્ષેત્રમાં પણ ઘણી બધી એપ્લિકેશનો છે UAVsનો ઉપયોગ ઘણી વધુ કાર્યક્ષમ રીતે વિવિધ મિશન લશ્કરી મિશન હાથ ધરવા માટે થઈ શકે છે UAVs નો ઉપયોગ લશ્કરીમાં જુદા જુદા સર્વેક્ષણ અને જાસૂસી પ્રવૃત્તિઓ કરવા માટે થઈ શકે છે તેથી અન્ય ઉદ્યોગોમાં પણ યુએવીનો ઉપયોગ આરોગ્ય સંભાળ તેલ અને ગેસ ઉદ્યોગ વેરહાઉસીંગ અને ઇન્વેન્ટરી વનીકરણ અને મનોરંજન ઉદ્યોગમાં થઈ શકે છે આ વિવિધ ઉદ્યોગોના કેટલાક નામ છે જ્યાં UAVs એપ્લિકેશન જોઈ શકાય છે તેથી કૃષિ ક્ષેત્રમાં UAVs ના વિવિધ એપ્લીકેશન જોવા મળે છે અને ખાસ કરીને આપણા દેશમાં કૃષિમાં UAVsનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે સંશોધન પ્રયોગશાળાઓમાંથી વિવિધ પ્રયત્નો શૈક્ષણિક સંશોધન પ્રયોગશાળાઓ અને આ જ રીતે છે અને UAVs પર ઘણી બધી સ્ટાર્ટઅપ કંપનીઓ છે જે કૃષિ એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કૃષિમાં UAVs તમને કૃષિ છબીઓ મેળવવામાં મદદ કરશે પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે ચોક્કસ પાકને જુદી જુદી રીતે તાણ આપવા માટે તેનું નિરીક્ષણ કરવાપાણીના તણાવ માટે પોષક તત્વો નું નિરક્ષણ કરવામાં આવે છે તેથી આ UAVs દ્વારા એકત્રિત કરવામાં આવતી આ છબીઓની ટોચ પર ઘણા બધા એનાલિટિક્સને સુપરઇમ્પોઝ કરવું પડશે આની જેમ UAVs પણ એક બિંદુથી બીજા સ્થાને પેલોડ મોકલવામાં મદદ કરી શકે છે કૃષિ ક્ષેત્રમાં UAVs તમને કૃષિ ક્ષેત્રમાં જંતુનાશક દવાઓના છંટકાવમાં મદદ કરી શકે છે તેથી UAVs ખાતરના છંટકાવમાં પણ મદદ કરી શકે છે જેમ કે આ યુએવી કૃષિમાં વિવિધ વસ્તુઓ કરી શકે છે તેથી કૃષિ ઉદ્યોગોમાં UAVs નો આ ઉપયોગ છે કૃષિમાં UAVs ના અન્ય ઘણાં વિવિધ ઉપયોગ છે ખાસ કરીને જો તમે આ UAVs ને કેમેરાથી માઉન્ટ કરો છો આ કેમેરા અને છબીઓ કે જે સ્થિર છબી અથવા રીઅલ ટાઇમ વિડિઓ છબીઓ છે આ બધાનું વિશ્લેષણ થઈ શકે છે અને અસરકારક નિર્ણય લેવાય છે તેમના પાકની સ્થિતિ અને તે એકત્રિત કરેલી છબીઓના આધારે જરૂરી પગલાં લેવાય છે તે એકત્રિત ડેટાના આધારે કરી શકાય છે બાંધકામ સાઇટ્સમાં UAVs નો ઉપયોગ આ રીતે થઈ શકે છે આ એક બાંધકામ સ્થળ છે જ્યાં UAVs બાંધકામની સાઇટ્સનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે અને ત્યાં કોઈ જોખમ છે કે કેમ બાંધકામની બાબતમાં કેટલી પ્રગતિ છે ત્યાંની પ્રગતિનું નિરીક્ષણ કરે છે સલામતીનું ધોરણ સલામતી છે આ વિવિધ માપો દ્વારા લેવામાં આવતા પગલાં બાંધકામ સ્થળોએ કામ કરતા કામદારો આ બધુ કરી શકે છે બાંધકામ બંધારણોનું નિરીક્ષણ સતત થઇ શકે દૂરસ્થ કામનું આ દેખરેખ રીઅલ ટાઇમ સતત કરી શકાય તેના માટેની રીત છે ઊર્જા વ્યવસ્થાપન માટે પણ UAVs નો ઉપયોગ કરી શકાય છે UAVs નો ઉપયોગ પાવર ટ્રાન્સમિશન લાઇનોને મોનિટર કરવા માટે થઈ શકે છે તેથી મોનિટર કે પાવર ટ્રાન્સમિશન લાઇનોના સામયિક દેખરેખ તે કંઈક જે સામાન્ય રીતે કરવામાં આવે છે અને તે જાતે જ કરવામાં આવે છે તેથી UAVs નો ઉપયોગ આ ટ્રાન્સમિશન લાઇનોનું સતત રીઅલ ટાઇમ મોનિટરિંગ કરવા માટે થઈ શકે છે ખાણકામ ક્ષેત્રમાં તેમજ UAVs નાં ઘણાં બધા ઉપયોગ છે ખાસ કરીને ઓપનકાસ્ટ માઇન્સમાં આઉટડોર UAVs નો ઉપયોગ ખૂબ સામાન્ય છે ઇન્ડોર માઇન્સ માટે UAVs નો ઉપયોગ પણ થઈ શકે છે તેનો અર્થ છે પરંતુ તે UAVs ની તે સ્પષ્ટીકરણો જુદી જુદી હશે તેથી UAVs ના ઇન્ડોર માઇનિંગ ઉપયોગને ખાણકામ ક્ષેત્રની આવશ્યકતાઓને પૂરી કરવા માટે ખાસ રચાયેલ ઇન્ડોર UAVs ની જરૂર પડશે પરંતુ ખાણકામ ક્ષેત્રમાં તે ઓપન કાસ્ટ છે કે ઇન્ડોર માઇન્સ છે UAVs નો ઉપયોગ સર્વેલન્સ માટે વિવિધ વસ્તુઓનું નિરીક્ષણ કરવા માટે કરી શકાય છે તેથી કોઈ ચોક્કસ ક્ષેત્રના સર્વેક્ષણ માટે હાથ ધરાયેલી કામગીરીની સલામતી પર નજર રાખવા માટે ધાતુઓ અથવા ખનિજોના નિષ્કર્ષણમાંથી કેટલું અને કાઢવામાં આવે છે તે કેટલું બાકી છે તે સ્થળની શોધખોળ કરવા તેથી જેમ કે કોલસા વગેરે જેવા આ ખનીજ પદાર્થોના નિષ્કર્ષણનું સ્વાતંત્ર્ય રીતે થતું સ્વચાલિત રીતે દેખરેખ કરી શકીએ છીએ આની જેમ ખાણકામ ક્ષેત્રમાં UAVs ના ઉપયોગની વિવિધ અન્ય એપ્લિકેશનો છે હેલ્થકેર સેક્ટર અને ડ્રગ ડિલિવરી વગેરે માટે પણ UAVs નો ઉપયોગ ખાસ કરીને આપણા દેશની ડ્રગ ડિલિવરીમાં તૃતીય સંભાળ હોસ્પિટલમાંથી થઈ શકે છે જે પહેલેથી જ સવલતોથી સજ્જ છે વિવિધ દવાઓ ઘણી બધી સુવિધાઓ છે જરૂરિયાત મુજબ UAVs તૃતીય સંભાળ હોસ્પિટલમાંથી એક રિમોટ પ્રાઇમરી કેર હોસ્પિટલ ગામની હોસ્પિટલ ઉડીને પહોચી શકે છે કે જ્યાં કદાચ કોઈ દવા નથી તેથી આની જેમ જુદી જુદી રસી દવાઓ વગેરે આવશ્યકતાને આધારે એક સ્થળેથી બીજા સ્થળે પહોચાડી શકે છે ટેલિકમ્યુનિકેશન ઉદ્યોગમાં પણ UAVs કનેક્ટિવિટીમાં મદદ કરી શકે છે UAVs એરીયલ ગેટવે જેવા હોઇ શકે છે તેઓ એરીયલ ગેટવે અથવા એરીયલ એક્સેસ પોઇન્ટની જેમ કામ કરી શકે છે જે બે જુદા જુદા પોઇન્ટ્સને કનેક્ટ કરવામાં મદદ કરી શકે છે જે અન્યથા તેમની મર્યાદામાં ન હોઈ શકે તેથી તે પ્રકારની કનેક્ટિવિટી ઉડતી UAVs ની સહાયથી ઓફર કરવી શક્ય છે તેલ અને ગેસ ક્ષેત્રમાં પાઇપલાઇન દેખરેખ માટે તેમજ લિકેજને શોધવા માટે વિતરણ નેટવર્ક વિશેની છબીઓ એકત્રિત કરવા માટે આ બધા UAVs ની સહાયથી થઈ શકે છે તે જ રીતે બાંધકામ આયોજન માનવશક્તિની જરૂરિયાત ઘટાડવી આ રાસાયણિક પ્લાન્ટ અથવા તેલ અને ગેસ પ્લાન્ટ્સની તેમની મશીનરી વગેરેનું જ્યારે તેઓ ચાલુ હાલતમાં હોય ત્યારે નિરીક્ષણ કરવું તેથી રિમોટ ફેશનમાં તે ઉપકરણોનું નિરીક્ષણ આ વિવિધ UAVs ની મદદથી કરી શકાય છે વેરહાઉસિંગ અને ઇન્વેન્ટરી નિયંત્રણ માટે પણ UAVs નો ઉપયોગ કરી શકાય છે UAVs નો ઉપયોગ વિવિધ વેરહાઉસીસમાં થાય છે ઇન્ડોર UAVs ખાસ કરીને વિવિધ વેરહાઉસોમાં વિવિધ શેલ્વ્સ ને મોનિટર કરવા માટે વપરાય છે તેથી તે વેરહાઉસોમાં જે ઇન્વેન્ટરીઓ અસ્તિત્વમાં છે તેથી આ બધી વસ્તુઓ ઇન્ડોર UAVs ની સહાયથી કરી શકાય છે ફોરેસ્ટ્રી એપ્લિકેશન માટે પણ ફોરેસ્ટ્રી સર્વે ચોકસાઇ વનીકરણ કેનોપી મેપિંગ વાઈલ્ડ ફાઈર ડિટેકશન ટ્રેકિંગ વાઈલ્ડ ફાઈર ની ગતિનું નિરીક્ષણ જો જંગલની આગ પહેલેથી જ લાગી ગઈ હોય તો સમયની માનવશક્તિ અને સંસાધનો વન સંસાધનો વન રેન્જર્સની બચાવ કરતી જોખમી જાતિઓનું રક્ષણ કરવા ઉદાહરણ તરીકે યુએવીઆઈએસ ની મદદથી તેઓ આ જંગલોની સ્થિતિ ત્યાંની પ્રજાતિની વાઈલ્ડલાઇફનું નિરીક્ષણ કરી શકે છે અને એ પણ જુદા જુદા છોડ કે આ છોડની વૃદ્ધિ આ બધી બાબતોને UAVs ની મદદથી વધુ કાર્યક્ષમ રીતે મોનીટર કરી શકાય છે તેથી તેવી જ રીતે વનીકરણ વાતાવરણ વનીકરણ અને વાતાવરણમાં પણ અન્ય વિવિધ એપ્લિકેશનો છે આ વિવિધ UAVs ને વિવિધ પ્રકારના સેન્સર તાપમાન સેન્સર અથવા પ્રેશર સેન્સર અથવા અન્ય હવામાન ગુણવત્તાના મોનિટરિંગ સેન્સરથી સજ્જ કરીને પર્યાવરણીય નિરીક્ષણ પણ આથી સજ્જ થઈ શકે છે વિવિધ UAVs એ વિવિધ છબીઓ ઇમેજ ફ્રેમ્સ વગેરેને કબજે કરે છે તેથી સાથે મળીને પર્યાવરણ અને પ્રદૂષણ વગેરેને સમજવું આ બધી બાબતો પણ આ UAVs ની મદદથી કરી શકાય છે શિપિંગ અને ડિલિવરી આ વિવિધ એપ્લિકેશનોની એકદમ સામાન્ય બાબત છે વિશ્વના અમુક ભાગોમાં કુરિયર કંપનીઓ તેઓ UAVs નો ઉપયોગ મૂળભૂત રીતે એક બિંદુથી બીજા બિંદુ સુધી પેકેજને પહોંચાડવા માટે કરે છે તેથી કુરિયર કંપનીઓ પણ UAVs નો ઉપયોગ કરી રહી છે તેથી શિપિંગ અને પહોંચાડવા માટે UAVs આકર્ષણ છે અને તેનો ઉપયોગ આ બધી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટે કરી શકાય છે આ આ વિવિધ પ્રકારનાં એપ્લિકેશન છે જે મેં તમને બતાવ્યા છે આ રીતે UAVs ની વિવિધ એપ્લિકેશનો છે આ તફાવતો તમને આ UAVs વિશે વધુ માહિતી મેળવવા માટે મદદ કરશે UAVs UAVs ફ્લાઇટ્સ નો ઉપયોગ માટેના વિવિધ વિડિઓઝ અને જે મેં તમને બતાવ્યું છે તેના કરતાં વધુ ઉત્સાહિત કરવા માટે તમે યુટ્યુબમાં શોધી શકો છો પરંતુ જો તમને વધુ જાણવા માટે રસ છે અને UAVs પ્રોજેક્ટ્સ પર પ્રારંભ કરવા માંગતા હો તો ઘણા બધા ઓનલાઇન ટ્યુટોરિયલ્સ છે જે તમે શોધી શકશો તેથી જે મહત્વનું છે તે આ ખાસ કોર્સના સંદર્ભમાં છે સારા ઔંદ્યોગિક ઉપયોગના કેસો વિશે વિચારો જ્યાં UAVs ફાયદાકારક હોઈ શકે અને પછી પ્રોજેક્ટ્સ ચલાવવાનો પ્રયાસ કરો અને તે જોવાનો પ્રયાસ કરો કે શું તમે કોઈપણ ઔંદ્યોગિક સમસ્યાઓનું નિવારણ કરી શકો છો કદાચ જો તમે કોઈ ઉદ્યોગથી આવી રહ્યા છો તો તમે તમારી જાતને કેટલીક પ્રક્રિયાઓમાં સામેલ કરી શકો છો જો તમે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી આવી રહ્યા છો તો ત્યાં કેટલીક આવશ્યકતાઓ હોઇ શકે છે જે તમારા વિગતવાર ઉદ્યોગ કે જેમાં તમે સેવા આપી રહ્યા છો અને આવી જ એક પડકારને આવી જ સમસ્યાને ઓળખવાનો પ્રયાસ કરો અને જુઓ કે તમે યુએવી સોલ્યુશન સાથે મૂળભૂત રીતે તે ખાસ સમસ્યાને પહોંચી વળવા માટે આવી શકો છો તેથી સિંગલ UAVs મેં તમને કહ્યું તેમ એક મુદ્દો છે મલ્ટિપલ UAVs જે મૂળભૂત રીતે અન્ય સાથે સહયોગ કરે છે તે કોઈ ખાસ કાર્યને એક મિશન પૂર્ણ કરે છે જે આગળ પડકાર છે અને મેં તમને જે કહ્યું હતું તે ઇન્ડોર અને આઉટડોર UAVs છે મેં મોટે ભાગે આઉટડોર UAVs વિશે વાત કરી છે જે મેં બતાવ્યું છે કે તમે મૂળભૂત રીતે UAVs ઇન્ડોર વેઝ અને તેમની ડિઝાઇન કામગીરી વગેરે છે જે એક સંપૂર્ણપણે અલગ બાબત છે અને તેથી તમારી આવશ્યકતાઓને આધારે તમે ઇન્ડોર UAVs અથવા આઉટડોર UAVs પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હો તો આઉટડોર UAVs સાથે કામ કરવું એ ઇન્ડોર UAVs સાથે કામ કરતા થોડું સરળ છે તેથી આ સાથે આપણે પૂર્ણ કરીએ છીએ તેથી UAVs પરનું આ છેલ્લું વ્યાખ્યાન કંઈક એવું છે જેના માટે હું ઉત્સાહિત કરવા માંગતો હતો તે ટેરેસ્ટ્રીઅલ IoT થી વધુ તમને ઉત્તેજિત કરશે ટેરેસ્ટ્રીઅલ થી માંડીને એરીયલ IoT ડોમેન સુધી વિસ્તૃત કરો અને જુઓ કે કેવી રીતે UAVs વિવિધ પ્રવૃત્તિઓ વિવિધ કાર્યો વિવિધ કાર્યોને અમલમાં મૂકવા અને વધુ અસરકારક રીતે મદદ કરી શકે છે જુદા જુદા કાર્યો જુદા જુદા મશીનો વગેરેનું નિયંત્રણ કરો આની સાથે આપણે વધુ કાર્યક્ષમ રીતે આ બધાં વિવિધ સંદર્ભો છે